તો "બાયોલોજી ફોર એન્જિનિયર્સ અને નોન બાયોલોજીસ્ટ" પરના આ કોર્સમાં ફરી સ્વાગત છે છેલ્લા વિડિયોમાં આપણે જીવનની ઉત્પત્તિ વિશે વાત કરી હતી અને કેવી રીતે નિર્જીવ વસ્તુઓમાંથી જીવનનો વિકાસ થયો આવશ્યકપણે રાસાયણિક પ્રતિક્રિયાઓ દ્વારા અને પછી આ પ્રારંભિક સંશ્લેષિત અણુઓની સ્વ પ્રતિકૃતિ અને આખરે પ્રોટોબિઓન્ટ્સનું નિર્માણ કરવાની ક્ષમતા અને પછી જીવનના પ્રારંભિક સ્વરૂપ વિશે વાત કરી હતી આજના વિડિયોમાં આપણે જે વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે એ છે કે જીવનના આ પ્રારંભિક સ્વરૂપથી જીવન આજના સજીવો સુધી કેવી રીતે વિકસિત થયું અને તેમાં ઘણી મોટી શ્રેણી છે તે માત્ર એક માત્ર બેક્ટેરિયા નથી તમે જુઓ છો કે જીવન પોતાને અનેક સ્વરૂપોમાં વ્યક્ત કરે છે તો તે શું છે જેના કારણે આ વિવિધતા વિવિધ જીવન સ્વરૂપોમાં આ વિતરણ અને તે ઉત્ક્રાંતિ છે હવે ઉત્ક્રાંતિ એ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય અને અભ્યાસ કરવા માટેનો વિષય છે અને હું થિયોડોસિયસ ડોબઝાન્સ્કીને ટાંકીને આ વિશિષ્ટ વર્ગની શરૂઆત કરવા માંગુ છું કે ઉત્ક્રાંતિના પ્રકાશ સિવાય જીવવિજ્ઞાનમાં કંઈપણ અર્થમાં નથી આ વર્ગના અંત સુધીમાં તમે આશાપૂર્વક જેની પ્રશંસા કરશો તે એ છે કે આપણી પાસે જીવનના આ વિવિધ સ્વરૂપો હોવા છતાં તેના ઉત્ક્રાંતિએ મુખ્ય ભૂમિકા ભજવી છે અને યાદ રાખો આ ઉત્ક્રાંતિ રાતોરાત નથી થઈ આ ઉત્ક્રાંતિ અબજો વર્ષોમાં થઈ છે તેથી ઉત્ક્રાંતિ તરફ આવવું અને ઉત્ક્રાંતિ શું છે ઉત્ક્રાંતિ આવશ્યકપણે સમજાવવાનો પ્રયાસ કરે છે કે જીવન કેવી રીતે બહુવિધ સ્વરૂપોમાં વૈવિધ્યસભર હોવું જોઈએ કારણ કે આપણે આજે તેને જોઈએ છીએ અને આ વર્તમાન સ્વરૂપો સામાન્ય પૂર્વજના વંશજ હોવાનું માનવામાં આવે છે હવે આ કેવી રીતે થાય છે આ વંશજો સામાન્ય પૂર્વજમાંથી કેવી રીતે આવ્યા અમારું માનવું છે કે પૃથ્વીના જીવનના ઈતિહાસ દરમિયાન સજીવોમાં ઘણા બધા ફેરફારો થયા છે જે આગળની પેઢીઓમાં પસાર થઈ રહ્યા છે બીજા શબ્દોમાં કહીએ તો એક પેઢીથી બીજી પેઢીમાં બહુવિધ વારસાગત ફેરફારો અને તે આ ઉત્ક્રાંતિ છે જે અનિવાર્યપણે તમે જેને જીવનની એકતા અને વિવિધતા તરીકે ઓળખો છો તેના માટે જવાબદાર છે ચાલો હું તમને એક ઉદાહરણ આપું જો કોઈના હાડપિંજરના આર્કિટેક્ચરને જોવાનું હોય તો ચાલો કહીએ ચામાચીડિયા માનવ આગળના અંગો તેથી જો તમારે ચામાચીડિયાની પાંખો જોવાની હોય તો તેની સરખામણી અમારા ફોરહેન્ડ્સ સાથે કરો અથવા વ્હેલના ફ્લિપર તરવાનો અવયવ સાથે કરો એક વસ્તુ જે આ ત્રણને એક કરે છે તે હાડપિંજરનું મૂળભૂત આર્કિટેક્ચર છે અને તે એકીકૃત છે પછી ભલે તમે કાંડાના આર્કિટેક્ચરને આંગળીના આર્કિટેક્ચરને જુઓ તેમ છતાં તમે જોશો કે ચામાચીડિયામાં તમારી પાસે આ આગળના અંગો ચામાચીડિયાની પાંખોમાં બદલાયેલા છે જે ચામાચીડિયાને ફ્લિપર અને ઉડવા માટે પરવાનગી આપે છે તેથી મૂળ મૂળ એક જ હતું તેમ છતાં સમાન આર્કિટેક્ચર હોવા છતાં કાર્યક્ષમતા અલગ છે એ જ રીતે જો આપણે ડીએનએ પર નજર કરીએ તો જેમ કે મેં ગયા વખતે પણ ઉલ્લેખ કર્યો હતો જ્યાં સુધી ડીએનએમાં માહિતીને કોડ કરતી ભાષામાં એકદમ સાચવવામાં આવી છે તેમ છતાં ડીએનએ જે મનુષ્યોમાં જોવા મળે છે તે ડીએનએથી થોડું અલગ છે જે તમે અગાઉના સજીવોમાં શોધો છો તેના રાસાયણિક અસ્તિત્વના સંદર્ભમાં નહીં પરંતુ વધુ સ્થાપત્ય વિકાસના સંદર્ભમાં તેથી ઉત્ક્રાંતિ આવશ્યકપણે આ ફેરફારો વિશે વાત કરે છે જે પૃથ્વીના ઇતિહાસ દરમિયાન વિવિધ જીવન પ્રક્રિયાઓ દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યા છે તો ચાલો જોઈએ કે આજની પૃથ્વી પર શું ઉપલબ્ધ છે અને જીવનના કેટલા વિવિધ સ્વરૂપો ઉપલબ્ધ છે તમે જોશો કે લગભગ દસથી સો મિલિયન પ્રજાતિઓ છે આજની તારીખે પૃથ્વી પર વસતી જીવંત પ્રજાતિઓ છે જેમાંથી લગભગ 20 લાખ જીવંત પ્રજાતિઓ પહેલેથી જ ઓળખી કાઢવામાં આવી છે અને વર્ગીકૃત કરવામાં આવી છે હવે તમારામાંથી જેમણે તેમની હાઈસ્કૂલમાં ક્લાસિકલ બાયોલોજીનો ક્લાસ લીધો હશે તેમને શીખવવામાં આવ્યું હશે કે તમામ જીવંત સ્વરૂપોને પાંચ મુખ્ય રાજ્યમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે જે બેક્ટેરિયા પ્રોટિસ્ટા ફૂગ છોડ અને પ્રાણી સામ્રાજ્ય છે આજે આપણે જીવંત સજીવોનું વર્ગીકરણ કર્યું છે અને આ રીતે આજકાલ સામાન્ય રીતે અનુસરવામાં આવે છે ત્રણ મુખ્ય બેક્ટેરિયા આર્કિયા અને યુકેરિયા ડોમેન્સમાં છે હવે આપણે આપણા આગલા વર્ગમાં બેક્ટેરિયા અને આર્કિઆ વિસ એ વિસ યુકેરિયામાં જે તફાવતો જોયે છે તેના પર આવીશું પરંતુ યુકેરિયા એ આ જીવોમાં સૌથી વધુ વિકસિત છે અને તે પોતે ચાર જુદા જુદા જૂથોમાં વહેંચાયેલું છે પ્રોટીસ્ટ વિરોધીઓ આ તે છે જ્યાં તમે અમીબા અથવા હાઇડ્રા પછી ફૂગ જ્યાં તમે તમારા નિયમિત મશરૂમ્સ છોડ અને પ્રાણીઓ જુઓ છો તેથી ત્યાં વિવિધતા છે બેક્ટેરિયાથી શરૂ કરીને તમે પ્રાણીઓમાં જે જુઓ છો પછી ભલે તે વ્હેલ હોય ચામાચીડિયા હોય કે મનુષ્ય હોય એવી કેટલીક વસ્તુઓ છે જે એકીકૃત છે તેમ છતાં વિશાળ વિવિધતા છે તો તમે આ વિવિધતાને કેવી રીતે સમજાવશો અને તે ઉત્ક્રાંતિ દ્વારા આવશ્યકપણે સમજાવવામાં આવ્યું છે હવે ઉત્ક્રાંતિની વિભાવના લાવનાર પ્રારંભિક વૈજ્ઞાનિકોમાંના એક લેમાર્ક હતા અને જો કે તેમના સિદ્ધાંતો પછીથી ખોટા સાબિત થયા હતા તેમ છતાં તે ઉત્ક્રાંતિની આ જ વિભાવનાને લાવનારા સૌથી પ્રારંભિક વૈજ્ઞાનિકોમાંના એક હતા તેમના મતે તે સજીવના ઉપયોગના આધારે તે જીવતંત્રના જીવનકાળ દરમિયાન કોઈ ચોક્કસ અંગ અથવા સજીવમાં કોઈ વિશિષ્ટ લક્ષણ વિકસિત થાય છે તેમના મતે જો આપણે જિરાફની લાંબી ગરદનને જોઈએ તો તેનો વિકાસ થયો હશે કારણ કે જિરાફે ઊંચા ઝાડ પરના ખોરાક સુધી પહોંચવા માટે તેની ગરદન લંબાવી હશે અને તે સતત ખેંચાતો રહેવાથી ગરદન લંબાઈ હશે અને તે માને છે જિરાફ દ્વારા તેના જીવનકાળમાં જે પણ વિશેષતાઓ પ્રાપ્ત કરવામાં આવી હતી તે તેના વંશને આપવામાં આવશે અને તેણે એ પણ તર્ક આપ્યો હતો કે જે અંગો સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતા નથી તે આખરે નકામા થઈ જશે અને તેને આપણે અવશેષ અંગો તરીકે ઓળખીએ છીએ અને તેનું એક ઉદાહરણ એપેન્ડિક્સજોડેલો ભાગ છે જે આપણે આપણા શરીરમાં જોઈએ છીએ પરંતુ તેમના વિચારો પાછળથી અનેક પ્રયોગો દ્વારા ખોટા સાબિત થયા હતા અને એક ઉત્તમ પ્રયોગ એ પ્રયોગ હતો જે ઉંદર પર કરવામાં આવ્યો હતો જ્યાં પછીની વીસ પેઢીઓ સુધી ઉંદરની પૂંછડી કાપવામાં આવી હતી એવી આશામાં કે જો દરેક પેઢી પૂંછડી કાપવામાં આવશે અને તેનો કોઈ ઉપયોગ નથી તો પછી ઉંદરની એકવીસમી પેઢી સુધીમાં જે ઉંદર એકવીસમી પેઢીમાં જન્મશે તે પૂંછડી વગરના હોવા જોઈએ પરંતુ તે અનિવાર્યપણે બન્યું ન હતું તેથી એક અર્થમાં કોઈ ચોક્કસ ભાગના ઉપયોગ અથવા દુરુપયોગ પર આધારિત તેમનો સિદ્ધાંત ઉત્ક્રાંતિનું કારણ નહોતું જો કે તેમણે જીવનકાળ દરમિયાન અને પૃથ્વીના જીવનકાળ દરમિયાન ઉત્ક્રાંતિનો ખ્યાલ લાવ્યા હતા પછી ચાર્લ્સ ડાર્વિન દ્વારા કરવામાં આવેલા નોંધપાત્ર અવલોકનો આવ્યા જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ આજે પણ આપણી ઘણી બધી શોધો આપણે ચાર્લ્સ ડાર્વિનના અવલોકનોને આભારી છીએ જો ચાર્લ્સ ડાર્વિનના અવલોકનો ન હોત તો આપણે જીવવિજ્ઞાનને આજે જે રીતે સમજીએ છીએ તે રીતે સમજી શક્યા ન હોત અને તે બધાની શરૂઆત આ રસપ્રદ સફરથી થઈ હતી જે ચાર્લ્સ ડાર્વિને HMS બીગલ પર લીધી હતી તે દક્ષિણ આફ્રિકા દક્ષિણ અમેરિકાના દરિયાકાંઠે ગાલાપાગોસ ટાપુઓ દ્વારા સફર પર ગયો જે ઇક્વાડોરથી લગભગ નવસો કિલોમીટર પશ્ચિમમાં છે અને પછી ઑસ્ટ્રેલિયા અને પાછળના તમામ માર્ગો છે તેઓ આવશ્યકપણે આ સફરમાં ભૂસ્તરશાસ્ત્રી તરીકે જોડાયા હતા જે ભૂસ્તરશાસ્ત્રીય નમૂનાઓ એકત્રિત કરવા અને તેનો અભ્યાસ કરવા માંગતા હતા અને આ ભૂસ્તરશાસ્ત્રીય નમુનાઓના અભ્યાસની પ્રક્રિયામાં તેણે માત્ર ઉચ્ચ સ્તરના પ્રાણીઓના જ નહીં પણ મોલસ્ક અથવા તોપેલા શેલવાળા જીવોના ઘણા અવશેષોનું અવલોકન કર્યું અને તેણે કરેલા સૌથી રસપ્રદ અવલોકનો તે ગાલાપાગોસ ટાપુઓમાં હતા અને આ ટાપુઓનું એક જૂથ છે જે થોડા કિલોમીટરમાં ફેલાયેલું છે એકબીજાની ખૂબ નજીક છે પરંતુ એક્વાડોરથી લગભગ નવસો કિલોમીટર દૂર છે અને અમે જે અવલોકન કર્યું છે તે એ છે કે દરેક ટાપુમાં અનન્ય પક્ષીઓ પ્રજાતિઓ અને કાચબો હતા ટાપુઓ પર સમાન પ્રકારની પ્રજાતિઓ હતી તેમ છતાં એક ટાપુમાં જોવા મળતું પક્ષી અથવા કાચબો ખૂબ જ સરખા હતા જોકે બરાબર એકસરખા ન હોવા છતાં નજીકના ટાપુમાં જોવા મળતાં પક્ષીઓ અથવા કાચબાઓ સાથે ખૂબ સમાનતા ધરાવતા હતા તેથી તે એક અવલોકન હતું જે તેણે ગાલાપાગોસ ટાપુઓ પર કર્યું હતું બીજું અવલોકન જે તેણે આફ્રિકા દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના દરિયાકિનારા પર તેની સફર દરમિયાન કર્યું હતું તે એ હતું કે તેણે અવલોકન કર્યું હતું કે આ પ્રજાતિઓનું વિતરણ ખંડીય પ્રવાહ કેવી રીતે પ્રતિબિંબિત કરે છે ખરેખર પૃથ્વીના ઇતિહાસમાં થયું ઉદાહરણ તરીકે તેમણે જોયું કે રિયા જેવા વિશાળ ઉડાન વિનાના પક્ષીઓ જે દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે શાહમૃગ જે આફ્રિકામાં જોવા મળે છે અને ઇમુ જે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે તે બધા સમાન દેખાય છે અને તે બધા ઉડાન વિનાના છે તેમ છતાં તેઓ ખૂબ અંતરે છે ભૂગોળની દ્રષ્ટિએ તેથી તેને લાગ્યું કે પ્રજાતિઓના આ વિતરણને પૃથ્વીના ખંડીય પ્રવાહ સાથે કંઈક સંબંધ છે તેથી તેણે થોડા પ્રશ્નો પૂછ્યા તેમનો પહેલો પ્રશ્ન એ હતો કે જીવંત વસ્તુઓની આટલી બધી પ્રજાતિઓ શા માટે છે આ નવી પ્રજાતિઓ કેવી રીતે અસ્તિત્વમાં આવે છે વસ્તીની અંદર સજીવ કેવી રીતે વિકસિત થાય છે અને સજીવ ખરેખર બદલાતા વાતાવરણમાં પોતાને કેવી રીતે અનુકૂલિત કરે છે અને એક પ્રજાતિ ખરેખર બીજી પ્રજાતિ સાથે કેવી રીતે સંબંધિત છે તેથી ઉદાહરણ તરીકે જો આપણે આપણી જાતને જોઈએ તો આપણને વસ્તીમાં જોવા મળશે કેટલાક લોકો ઊંચા છે કેટલાક લોકો ટૂંકા છે શું તે અસ્તિત્વનો લાભ આપે છે કેટલાક લોકો પાસે અન્ય કરતા વધુ સારી સ્નાયુ પ્રવૃત્તિ હોય છે શું તે અસ્તિત્વનો લાભ આપે છે અને તે કેવી રીતે છે કે કેટલાક લોકો ઊંચા હોય છે જ્યારે કેટલાક લોકો ટૂંકા હોય છે અને તે કેવી રીતે છે જો તમે ઉત્ક્રાંતિના દૃષ્ટિકોણથી જુઓ તો પણ તે કેવી રીતે છે મનુષ્યની એક પેઢીથી મનુષ્યની આગામી પેઢી સુધી લક્ષણો બદલાતા રહે છે શું તે એટલા માટે છે કારણ કે તે બદલાઈ રહ્યું છે કારણ કે તેઓ તેમના પર્યાવરણ સાથે અનુકૂલન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે આ તે પ્રકારના પ્રશ્નો છે જે ડાર્વિન તે સમયે પૂછતા હતા તેથી તેણે થોડા અવલોકનો કર્યા તેમણે જે અવલોકન કર્યું તે એ છે કે આપેલ વસ્તીમાં જ આપેલ પ્રજાતિઓ માટે તેથી જો આપણે માનવો વિશે વાત કરીએ ઉદાહરણ તરીકે આપણી વચ્ચે અને આપણી પોતાની વસ્તીમાં ત્યાં વિવિધ લક્ષણો ધરાવતી વ્યક્તિઓ હશે કોઈક ઊંચું હશે કોઈના વાળ ભૂરા હશે કોઈના કાળા વાળ હશે અને આ તફાવતો એક જ પ્રજાતિમાં તમે જેને વૈવિધ્ય તરીકે ઓળખો છો અને આમાંના ઘણા ફેરફારો વાસ્તવમાં વારસાગત છે જેનો અર્થ છે આમાંના કેટલાક ફેરફારો થઈ શકે છે માતાપિતા પાસેથી સંતાનમાં પસાર થાય છે તેમણે ગાલાપાગોસ ટાપુમાં જે રીતે જોયું તેમ તેમણે જોયું તે બીજી બાબત એ છે કે ટાપુ દ્વારા પ્રદાન કરવામાં આવતા પર્યાવરણના આધારે વિવિધ ટાપુઓમાં પ્રજાતિઓ અલગ અલગ હોવા છતાં પ્રજાતિઓ તે પર્યાવરણને અનુકૂલિત થઈ શકે છે ઉદાહરણ તરીકે તે ટાપુઓમાં જ્યાં વનસ્પતિઓ ખૂબ જ નીચા સ્તરે જોવા મળે છે ત્યાં કાચબાની ગરદન નાની હતી જ્યારે તે ટાપુઓમાં જ્યાં વનસ્પતિઓ થોડી વધુ ઊંચાઈએ વધુ ઊંચા સ્તરે હતી તમે શોધી શકો છો અથવા તેને તેના બદલે કે કાચબાની ગરદન લાંબી હતી તેથી તેમણે સૂચવ્યું કે પ્રજાતિઓ બદલાતા વાતાવરણને અનુકુળ થઈ શકે છે તેમણે જે અન્ય અવલોકન કર્યું છે તે એ છે કે જેમ જેમ વસ્તી કદમાં વધે છે તેમ તેમ છેવટે સંસાધનો મર્યાદિત બની જાય છે હવે આ એક નિર્ણાયક મુદ્દો છે જો સ્ત્રોતો મર્યાદિત થવા જઈ રહ્યા છે તો એક એવો સમય આવશે જ્યાં સંસાધન માટે વસ્તીના વ્યક્તિઓ વચ્ચે સ્પર્ધા થશે અને આ તે છે જેના કારણે આપણે બધા નિયમિતપણે જેની વાત કરીએ છીએ અને સર્વોચ્ચપણે તરીકે ઓળખીએ છીએ સર્વાઇવલઅસ્તિત્વ ઓફ ધ ફિટેસ્ટટકી રહેવાની શક્તિ તેથી તેમણે જે અવલોકન કર્યું અને તેના બદલે અનુમાનિત કર્યું તે એ છે કે લક્ષણો ધરાવતી વ્યક્તિઓ અથવા તેના બદલે વિવિધતા જે તેમને પર્યાવરણ સાથે શ્રેષ્ઠ અનુકૂલન કરવાની મંજૂરી આપે છે તેઓ ટકી રહેવા અને પુનઃઉત્પાદન કરવાની સૌથી વધુ સંભાવના ધરાવે છે અને માત્ર ટકી રહેવા અને પુનઃઉત્પાદન કરવાની જ નહીં પરંતુ આગામી પેઢી માટે અનુકૂળ પાત્રો પસાર કરે છે તેથી જ્યારે તેઓ આ બધા વિચારો ઘડી રહ્યા હતા ત્યારે અન્ય એક પ્રકૃતિવાદી હતા આલ્ફ્રેડ રસેલ વોલેસ જેમણે ડાર્વિનને થોડા સમાન વિચારો લખ્યા હતા અને તે બંનેએ પછી અઢાર પંચાવનમાં લંડન ફિલોસોફિકલ સોસાયટી સમક્ષ તેમના વિચારો રજૂ કરવાનું નક્કી કર્યું હતું અને અંતે ડાર્વિન તેમની સૌથી પ્રસિદ્ધ કૃતિ પ્રકાશિત કરી જેને પ્રાકૃતિક પસંદગી દ્વારા પ્રજાતિઓની ઉત્પત્તિ કહેવામાં આવે છે હવે આ શું વાત કરે છે અનિવાર્યપણે તે બે વસ્તુઓ વિશે વાત કરે છે તે કહે છે કે કોઈપણ પ્રજાતિ હંમેશા ફેરફારો સાથે અગાઉની જાતિના વંશના પુરાવા દર્શાવે છે તેથી જાતિઓ ફેરફાર સાથે વંશના પુરાવા દર્શાવે છે અને તે બધાના પૂર્વજ સમાન હશે બીજું તેણે કહ્યું દબાણ જે આ ફેરફારો અથવા વિવિધતાઓ લાવે છે તે પર્યાવરણ છે જેમાં જીવ જીવે છે તેથી જો પર્યાવરણ બદલાઈ રહ્યું છે અને તે બદલાતા વાતાવરણ જીવતંત્રને બદલવાની માંગ કરે છે તો તેમાંના કેટલાક આપેલ વસ્તીમાં તે બધા નહીં અમુક વ્યક્તિઓ વધુ સારી રીતે અનુકૂલન કરશે કારણ કે તેઓએ આ ફેરફારો પ્રાપ્ત કર્યા છે આ દબાણ જે પર્યાવરણ દ્વારા પ્રદાન કરવામાં આવે છે તેને કુદરતી પસંદગી કહેવામાં આવે છે તેથી બીજા શબ્દોમાં કહીએ તો હું પુનરોચ્ચાર કરું છું ડાર્વિન જે કહે છે તે એ હતું કે એક પ્રજાતિ સામાન્ય પૂર્વજોમાંથી ઉદભવે છે કારણ કે તે પ્રજાતિમાં અમુક વ્યક્તિઓએ એવા ફેરફારો વિકસાવ્યા હશે જે અનુકૂળ હોય જે બદલાતા વાતાવરણમાં જીવને વધુ સારી રીતે ટકી શકે અને આ સાનુકૂળ લક્ષણો અનુગામી પેઢીઓમાં પસાર થાય છે જે આખરે વધુ સારી લાક્ષણિકતાઓ સાથે નવી પ્રજાતિના ઉત્ક્રાંતિ માટે થોડા મિલિયન વર્ષોના સમયગાળામાં પરવાનગી આપે છે અને ઘણી વખત જો પૃથ્વી પર ખંડીય પ્રવાહો અને ફેરફારો થઈ રહ્યા હોય તો આ પ્રજાતિઓ અલગ પડી શકે છે પરંતુ આ માત્ર 1859 માં એક સિદ્ધાંત હતો અને પછીથી લગભગ પચાસ વર્ષના ટૂંકા ગાળામાં અને આ કુદરતી પસંદગીનું ઉત્તમ ઉદાહરણ છે જે ઔદ્યોગિક ક્રાંતિના સમયની આસપાસ છે અને આ પેઢીની પેઢી છે મરીના મોથ હવે આ એક રસપ્રદ અવલોકન હતું જે J ટટ્ટ અને તે સમયે જે જાણીતું હતું તે એ છે કે 1811 માં ઇંગ્લેન્ડમાં મુખ્યત્વે ઇંગ્લેન્ડમાં જોવા મળતા મોટાભાગના શલભ આછા રંગના હતા પરંતુ ફિલ્ડ ટ્રાયલ અથવા ફિલ્ડ કલેક્શન 1848 માં જ્યારે માન્ચેસ્ટરમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ રહી હતી તે સમયની આસપાસ ઘણા મરીવાળા અને કાળા રંગના શલભ જોવા મળ્યા હતા અને તે ઓગણીસમી સદીના અંત સુધીમાં લગભગ સમયગાળામાં નેવું વર્ષ આ શુષ્ક ઘેરા રંગના શલભથી આછા રંગના શલભની સંખ્યા તદ્દન વધી ગઈ હતી હવે તેનું કારણ શું હોઈ શકે કારણ એ હતું કે ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન પ્રદૂષિત વાતાવરણને કારણે શિકારને ટકી રહેવા માટે તે પક્ષી છે જે આ શલભને ખાશે આછા રંગના શલભ લુપ્ત થઈ જશે કારણ કે તેઓ સરળતાથી દેખાઈ જશે અને સરળતાથી દેખાઈ જશે શિકારી પક્ષી દ્વારા જોવામાં આવે છે પરંતુ ઔદ્યોગિક ક્રાંતિને આભારી ઘાટા રંગનું શલભ ઔદ્યોગિક ક્રાંતિને કારણે ઉત્પન્ન થતી સૂટની પૃષ્ઠભૂમિમાં સક્ષમ હોવાને કારણે પોતાને એટલી હદ સુધી છૂપાવવામાં સક્ષમ હશે કે તે શિકારી પક્ષી દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને તે તેને સર્વાઇવલ લાભ આપ્યો છે તેથી આને પછી ટટ્ટ દ્વારા કુદરતી પસંદગીના કેસ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું તેથી અહીં એક ઉદાહરણ છે જ્યાં પર્યાવરણીય પરિસ્થિતિઓમાં બદલાવને કારણે આ કિસ્સામાં ઔદ્યોગિક ક્રાંતિમાં માનવ પ્રવૃત્તિ વાસ્તવમાં મરીના જીવાતનું નિર્માણ તરફ દોરી જાય છે તો આ વિવિધ પ્રકારની પસંદગીઓ શું છે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ ઠીક છે જેમ મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે પસંદગીનું દબાણ આવશ્યકપણે પર્યાવરણ દ્વારા પ્રદાન કરવામાં આવે છે અને જીવતંત્ર તે પર્યાવરણને કેવી રીતે અનુકૂલન કરે છે તેથી ધારો કે તમારી પાસે વસ્તીની વિશેષતા છે તમારી પાસે એક લક્ષણ છે જેના માટે સામાન્ય વિતરણ છે અને તમે જોશો કે જો વાતાવરણ અનુકૂળ હોય અને પરિસ્થિતિઓ સારી હોય તો સજીવોના વિકાસ માટે બાહ્ય આત્યંતિકતાની જરૂર નથી મારો મતલબ કે તેઓ નિરર્થક બની જાય છે હવે આ પ્રકારની પસંદગી જ્યાં કેન્દ્રિય સૌથી વધુ હસ્તગત અક્ષરો જાળવી રાખવામાં આવે છે તે સ્થિર પસંદગી છે પરંતુ તે પછી તમારી પાસે એવી પરિસ્થિતિ હોઈ શકે છે કે જ્યાં તમારી પાસે હજુ પણ આ પ્રકારના પ્રદર્શન સાથે વસ્તી છે જ્યાં તમારી પાસે કેટલાક આત્યંતિક ભિન્નતા છે અને અચાનક પર્યાવરણીય પરિસ્થિતિઓ એવી રીતે દબાણ કરે છે કે તે આત્યંતિક બહારના લોકોનો સમૂહ છે જેનો અસ્તિત્વનો ફાયદો છે પરિણામે સમય જતાં જે થશે તે એ છે કે વસ્તીનો આ સમૂહ સજીવોના આ સમૂહની સાનુકૂળ હસ્તગત લાક્ષણિકતાઓ તરફ આગળ વધશે અને તે સજીવોનો આ સમૂહ છે જે આખરે એક નવી પ્રજાતિનું નિર્માણ કરશે હવે આ દિશાત્મક પસંદગીનું ઉદાહરણ છે વૈવિધ્યીકરણ પસંદગીના ઉદાહરણો પણ છે જેમાં તમારી પાસે મૂળ રીતે તમારી વસ્તી છે અને પછી કાં તો ખંડીય લક્ષ્ય અથવા અન્ય પ્રકારની આપત્તિને કારણે તે વિવિધ લાક્ષણિકતાઓ સાથે બે વસ્તીમાં વિભાજિત થાય છે અને તેને વૈવિધ્યીકરણ પસંદગી કહેવામાં આવે છે પરંતુ આ બધામાં જે વસ્તુ સામાન્ય અને એકીકૃત રહે છે તે બે છે એક તે પર્યાવરણ છે જે તે દબાણ પ્રદાન કરે છે પસંદગીનું દબાણ અને બે તે આપેલ વસ્તીમાં ચોક્કસ વ્યક્તિઓની તે પરિવર્તનને સ્વીકારવાની ક્ષમતા છે અને તેઓ તે પરિવર્તનને સ્વીકારવામાં સક્ષમ છે તેનું કારણ એ છે કે તેઓ નવી વિશેષતાઓ પ્રાપ્ત કરવા માટે મેનેજ કરો જે અનુકૂળ હોય અને આ લાક્ષણિકતાઓને તમે ક્લાસિકલી વિવિધતા તરીકે ઓળખો છો જો આ ફેરફારો વારસાગત છે તો તમે જોશો કે અનુગામી પેઢીઓ પર વિવિધતા આ મૂળ રીતે પ્રાપ્ત કરેલ વિવિધતા જે આખરે સજીવોના ચોક્કસ જૂથની લાક્ષણિકતા બની જાય છે પરંતુ ડાર્વિન અમુક બાબતો જાણતો ન હતો તે જાણતો ન હતો કે પરમાણુ સંબંધી રચના શું છે જે ખરેખર આ વિવિધતાનું કારણ બને છે તે જાણતો હતો કે ફેરફારો થઈ રહ્યા છે પરંતુ શું છે તેનું કારણ બને છે આ ભિન્નતાઓનું કારણ શું પરમાણુ સંબંધી રચના છે અને આ વિવિધતાઓ કેવી રીતે પસાર થઈ રહી છે અને આ તે છે જ્યાં મેન્ડેલિઝમ અને મેન્ડેલના આનુવંશિકતાની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે જેને મારા સાથીદાર પ્રોફેસર જી સુરેશકુમાર અને આ તે છે જ્યાં જનીનોની ભૂમિકા આપણા ડીએનએમાં દરેક જનીન ચોક્કસ પાત્ર માટે કોડ બનાવે છે તે જનીનો છે જે આ વિવિધતા ધરાવે છે પરંતુ તે શું છે અને આ ભિન્નતા આ જનીનોમાં કેવી રીતે દાખલ કરવામાં આવે છે અમે તેના વિશે હવેથી થોડી વાર પછી વાત કરીશું પરંતુ ડાર્વિનને મિકેનિઝમની જાણ નહોતી તે એ પણ સમજી શક્યો ન હતો કે અમુક પ્રજાતિઓ જેના માટે તેણે અશ્મિના નમૂના એકત્રિત કર્યા હતા તે શા માટે લુપ્ત થઈ જાય છે લુપ્ત થવાનું કારણ શું છે ઉદાહરણ તરીકે ડાયનાસોર માટે અને જવાબ ત્યારે ઉપલબ્ધ ન હતો તો આ ભિન્નતા કેવી રીતે થાય છે ત્યાં બહુવિધ માર્ગો છે અને સૌથી ઉત્તમ રીત પરિવર્તનની પ્રક્રિયા છે હવે આપણે બધા જાણીએ છીએ કે આપણી આનુવંશિક સામગ્રી ડીએનએમાં એન્કોડેડ છે તેથી ચાલો હું ચોક્કસ ક્રમ સાથે ડીએનએનો એક સ્ટ્રાન્ડ દોરું તેથી સ્તુત્ય સ્ટ્રાન્ડ જ્યારે આપણે ડીએનએ પ્રતિકૃતિ વિશે વાત કરીશું ત્યારે અમે આને ફરીથી આવરી લઈશું પરંતુ સરળતા ખાતર ડીએનએની દરેક સ્ટ્રાન્ડ તેને સ્તુત્ય સ્ટ્રાન્ડ દ્વારા પ્રતિબિંબિત કરે છે હવે જો ડીએનએના આ પરમાણુને પ્રતિકૃતિમાંથી પસાર થવું હોય અને કોઈ વિચિત્ર કારણોસર ત્યાં ભૂલ થાય છે જેના કારણે ડીએનએમાં ક્રમ ચાલો કહીએ કે બદલાય છે અને ભૂલો જીવનનો એક ભાગ છે મારો મતલબ કે તે સુંદર રીતે થાય છે સામાન્ય અને હવે તમારી પાસે એક નવો ડીએનએ પરમાણુ હશે જેનું પરિવર્તન છે જ્યાં આ C હવે G દ્વારા બદલવામાં આવ્યું છે અથવા ચાલો કહીએ કે A તો હવે આ પરિવર્તન થયું છે અને જો આ પરિવર્તન થવાનું છે જનીન કે જેમાં તે હાજર છે તેના માટે અનુકૂળ પાત્ર પછી આ અનુકૂળ ભિન્નતા બની જાય છે તેથી પરિવર્તન અથવા ડીએનએ સિક્વન્સમાં ફેરફાર જે વારસાગત છે અને જે અસ્તિત્વ પર સાનુકૂળ અસર પ્રદાન કરે છે તે એક કારણ હોઈ શકે છે જેના દ્વારા ભિન્નતા થઈ રહી છે વિવિધતાઓનું બીજું કારણ જાતીય પ્રજનનની પ્રક્રિયા છે આપણે બધા જાણીએ છીએ કે આપણને આપણા પિતા પાસેથી જનીનોનો ચોક્કસ સમૂહ મળે છે અને આપણી માતા પાસેથી જનીનોનો ચોક્કસ સમૂહ મળે છે આપણે ન તો આપણા પિતાની કે આપણી માતાની કાર્બન કોપી નથી આપણી પાસે મિશ્ર લક્ષણો છે કારણ કે કેટલાક જનીનોમાંથી આવ્યા છે આપણા પિતા કેટલાક જનીનો અમારી માતા પાસેથી આવ્યા છે અને કુલ સરવાળો અને સંયુક્ત અસર તરીકે હવે આ વિવિધતા માટેનું એક મુખ્ય કારણ છે અને ઉચ્ચ સજીવોમાં અસ્તિત્વ ટકાવી રાખવાની સફળતા માટેનું એક મુખ્ય કારણ છે હવે જાતીય પ્રજનન દ્વારા આ વિવિધતા કેવી રીતે લાવવામાં આવે છે પ્રક્રિયા શું છે અમે આ વિવિધતાની ચર્ચા કરીશું અને આ વિવિધતામાં પણ આ વિવિધતા કેવી રીતે લાવવામાં આવે છે જ્યારે આપણે મેયોસિસઅર્ધસૂત્રણ ની પ્રક્રિયા વિશે વાત કરી રહ્યા હોઈએ ત્યારે અમે તેમની ચર્ચા કરીશું અને જ્યારે હું અર્ધસૂત્રણ વિશે વાત કરીશ ત્યારે હું તેના પર આવીશ તેથી એવી રીતો છે કે જેના દ્વારા ઉત્ક્રાંતિમાં અબજો વર્ષોના સમયગાળામાં ડીએનએનો વિકાસ થયો છે અને તે સતત વિકસતો રહે છે પર્યાવરણની માંગને સમજે છે અને આ અનુકૂળ ફેરફારો એકઠા થતા ગયા છે અને લાંબા સમય સુધી એક બિંદુ આવશે જ્યારે મૂળ પ્રજાતિઓ નવી પ્રજાતિઓને જન્મ આપશે અને લુપ્ત થવાના કારણો શું છે ઠીક છે આમાંની ઘણી બધી અટકળો છે કારણ કે આપણે ઇતિહાસમાં પાછા જઈ શકતા નથી અને જે કરવામાં આવ્યું છે તે ફરીથી કરવાનો પ્રયાસ કરી શકતા નથી અને આપણે ઘણા બધા પર્યાવરણીય ફેરફારોને ફરીથી બનાવી શકતા નથી જે થોડા અબજ વર્ષો પહેલા થયા હોવા જોઈએ પરંતુ અમે અનુમાન કરીએ છીએ કે જો કોઈ પ્રજાતિ બદલાતા વાતાવરણમાં પોતાને અનુકૂલિત કરવામાં નિષ્ફળ જશે તો તે લુપ્ત થઈ જશે અથવા જો તે એવા મુદ્દા પર નિષ્ણાત છે કે તે પોતાને ફરીથી અનુકૂલિત કરી શકતી નથી તો તે લુપ્ત થવાના કારણમાંથી પણ પસાર થઈ શકે છે અને પછી ઉત્તમ ઉદાહરણ આપત્તિજનક ઘટનાઓને કારણે ડાયનાસોરનું અદ્રશ્ય રહ્યું છે તેથી એવી રીતો છે કે જેના દ્વારા જીવનનો વિકાસ થાય છે અને પછી તે ફક્ત વિકસિત જ થતો નથી તે આ ફેરફારોને સંચિત કરવાનું ચાલુ રાખે છે અને આમાંના મોટાભાગના ફેરફારો જે સમગ્ર ઉત્ક્રાંતિમાં ટકી શક્યા છે તે ફેરફારો છે જેણે આપેલ જીવતંત્રને અસ્તિત્વ ટકાવી રાખવાનો લાભ આપ્યો છે અને પરિણામે સજીવ તેને જાળવી રાખવાનો પ્રયાસ કરે છે અને જીવન તેને સંતાન સુધી પહોંચાડવા માટે તેને જાળવી રાખવાનો પ્રયાસ કરે છે તેથી વર્તમાન સમયમાં અમે અશ્મિભૂત રેકોર્ડ્સ દ્વારા ભૂસ્તરશાસ્ત્રીય ખોદકામ દ્વારા ઉત્ક્રાંતિને સમજવાનો પ્રયાસ કર્યો અમે હાડપિંજર રચના અથવા તુલનાત્મક ગર્ભવિજ્ઞાનના કિસ્સામાં મેં ઉલ્લેખ કર્યો છે તેમ શરીરરચનાની રચનાઓની તુલના કરીને સજીવોનો વિકાસ કેવી રીતે થયો હશે તે સમજવાનો પ્રયાસ કર્યો હવે આ એક રસપ્રદ અવલોકન છે ઉદાહરણ તરીકે જો તમે માછલીઓ અથવા સરિસૃપ પક્ષીઓ સસ્તન પ્રાણીઓ સુધીના તમામ રીતે ભ્રૂણ વિકાસને જોવાનું હોય તો આપણે શોધી કાઢીએ છીએ કે ભ્રૂણના તબક્કાઓ તે બધા માછલીઓથી માંડીને મનુષ્ય તેમના ગર્ભના ચોક્કસ તબક્કે અભિવ્યક્ત થાય છે વિકાસ ગિલ પાઉચ તરીકે ઓળખાતું માળખું જે આ વિસ્તારની આસપાસ છે પરંતુ માછલીઓના કિસ્સામાં ગિલચુંઈ પાઉચ ખરેખર વિકસિત થાય છે અને કાર્યાત્મક ગિલ્સ બનાવે છે જેના દ્વારા માછલી શ્વાસ લે છે મનુષ્યોમાં જો કે તે ગર્ભની અવસ્થામાં હાજર હોય છે તે પછીથી યુસ્ટાચિયન ટ્યુબ ટ્યુબ અથવા નળી બની જાય છે જે ખરેખર તમારા મધ્ય કાનને નાક સાથે ગળામાં જોડે છે માફ કરશો તેથી મૂળભૂત રીતે તમે જે શોધો છો તે એ છે કે આ ગિલ પાઉચ માછલીથી લઈને મનુષ્ય સુધી ગર્ભના વિકાસ દરમિયાન હાજર હોય છે તેથી તમે તુલનાત્મક ગર્ભવિજ્ઞાન કરી શકો છો અને તેને જૂથમાં અજમાવી શકો છો અને જુઓ કે ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ હોવી જોઈએ અને સૌથી તાજેતરની મોલેક્યુલર બાયોલોજી તકનીકોમાં પ્રગતિ છે જેમાં આપણે બંધારણમાં સમાનતા ડીએનએ અને આરએનએના ક્રમને જોઈ રહ્યા છીએ અને લિંક કરી રહ્યા છીએ તે ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં ઉદાહરણ તરીકે ડીએનએ જે ઉત્સેચકો માટે કોડ કરશે મૂળભૂત મેટાબોલિક પ્રતિક્રિયાઓ માટે ઉત્ક્રાંતિમાં ખૂબ સમાન છે તેમ છતાં કેટલાક સજીવોમાં તે નીચલા સજીવો કરતાં થોડી વધુ સારી રીતે વિકસિત છે તેથી વાસ્તવિક ડીએનએ અને આરએનએ સિક્વન્સની સરખામણી કરીને આપણે એ પણ અંદાજ લગાવી શકીએ છીએ કે પ્રજાતિઓ એકબીજા સાથે કેટલી નજીકથી સંબંધિત છે અથવા તેઓ વૈવિધ્યસભર છે તેથી આ ઉત્ક્રાંતિ પ્રક્રિયાને સમજવાની રીતો છે તેથી હું ફરીથી આને સમાપ્ત કરવા અથવા તેના બદલે આ વાતનો સારાંશ આપવા ઈચ્છું છું કે ઉત્ક્રાંતિ એ સતત પ્રક્રિયા છે તમે જાણતા હશો કે જેમ આપણે વાત કરી રહ્યા છીએ અને જેમ આપણા કોષો વિભાજિત થઈ રહ્યા છે જો પરિવર્તનો સમય સાથે થઈ રહ્યા છે અને જો આ પરિવર્તનો એકઠા થાય અને અનુકૂળ બને તો તે વિવિધતા બની જાય છે તેથી તે એક સતત પ્રક્રિયા છે જો કે આ ઉત્ક્રાંતિના અંતિમ પરિણામો આપણા પોતાના જીવનકાળમાં જોવાના નથી પરંતુ કદાચ લાખો વર્ષોમાં જોવા મળશે તેથી હું ફરીથી કહેવા માંગુ છું કે ઉત્ક્રાંતિમાં નિર્ણાયક ભાગ ડાર્વિનનો સિદ્ધાંત રહ્યો છે જે પ્રાકૃતિક પસંદગી દ્વારા પ્રજાતિની ઉત્પત્તિ છે જ્યાં કુદરતી પસંદગી પર્યાવરણીય ફેરફારો દ્વારા આવશ્યકપણે પ્રદાન કરવામાં આવે છે અને પર્યાવરણીય ફેરફારોને અનુકૂલન કરવા માટે વસ્તીમાં વ્યક્તિઓ વિવિધતા વિકસાવશે અને આ ભિન્નતા કાં તો લૈંગિક પ્રજનનને કારણે થઈ શકે છે પરિવર્તનને કારણે અને જો ભિન્નતા અનુકૂળ હોય તો તે અનુગામી પેઢીઓ પર સંચિત થવાનું ચાલુ રાખશે લેમાર્કના સિદ્ધાંતથી વિપરીત જ્યાં તે ફક્ત વ્યક્તિગત સજીવના જીવનકાળ કરવા વિશે વાત કરી રહ્યો હતો ડાર્વિને વિસ્તરણ કર્યું અને તે સમજાવે છે કે આ ઉત્ક્રાંતિ ફેરફારો પેઢીઓ પર એકઠા થાય છે અને પછી નવી પ્રજાતિઓમાં વૈવિધ્યીકરણ કરે છે તો તેની સાથે અમે ઉત્ક્રાંતિ વિશે વાત કરી છે અને જો તમે વધુ વાંચવા અને તે ખરેખર કેવી રીતે થયું તેના પર વધુ સારો પરિપ્રેક્ષ્ય મેળવવામાં રસ ધરાવો છો બીગલની સફર શું હતી જે ડાર્વિન દ્વારા લેવામાં આવી હતી હું ભલામણ કરીશ કે તમે તમારો સમય કાઢીને You tubeયુ ટયુબ પર આમાંથી કેટલાક વિડિયોઝ જુઓ આભાર અને પછી મળીશું